મૂળભૂત ઇલેક્ટ્રિકલ સર્કિટ ના બીજા એકમ માં આપનું હાર્દિક સ્વાગત છે પાછલા એકમમાં આપણે કેટલાક બે ટર્મિનલ તત્વો તરફ ધ્યાન આપ્યું છે આ એકમમાં આપણે આ તત્વોના ચોક્કસ પ્રારંભિક સંયોજન પર ધ્યાન આપીશું અને જુઓ કે તેઓ કેવી રીતે વર્તે છે અને જ્યારે હું કહું છું કે તે કેવી રીતે વર્તે છે જેનો અર્થ એ તે સંયોજનની સમાન લાક્ષણિકતાઓ છે તમારી પાસે સંખ્યાબંધ તત્વોનો નેટવર્ક હોઇ શકે છે પરંતુ કહી દો કે ફક્ત બે ટર્મિનલ બહારની દુનિયામાં ખુલ્લા છે અને અંદર આપણી પાસે ઘણા બધા તત્વો હોઈ શકે છે જેને આપણે ઇચ્છતા હોઈએ છીએ હવે જો તમને ફક્ત આ બે ટર્મિનલ્સ થી કનેક્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો આ આખી વસ્તુ એ કેટલીક લાક્ષણિકતાઓ સાથે અસરકારક રીતે બે ટર્મિનલ તત્વ છે તે નિર્ધારિત કરવા માટે આપણે આ બે ટર્મિનલ અને જે ટર્મિનલમાં પ્ર્વાહ જાય છે તેના અને વોલ્ટેજ વચ્ચેના સંબંધને શોધવાનું પડશે તેથી આપણે IV સંબંધ નક્કી કરવાની જરૂર છે અને આ બીજગણિત દ્વારા અથવા ગ્રાફિકલી રીતે હોઈ શકે છે તે ફક્ત સમાન વસ્તુના સમકક્ષ વર્ણનો છે એક તત્વ માટે આપણે જોયું કે આપણે કાંતો તેને ઓહ્મ ના કાયદા જેવા બીજગણિતરૂપે ઉલ્લેખિત કરી શકીએ જ્યારે આપણે કહીએ કે V IR છે અથવા આપણે IV ના ગ્રાફમાં 1R ની 1 ના ઢાળ વાળી સીધી લાઇન દોરી શકીએ છીએ આ બંને એક રેઝિસ્ટર ને અનુરૂપ છે કેટલીકવાર એક બીજા કરતા વધુ અનુકૂળ હોય છે અને અમે તેનો ઉપયોગ કરીશું તેથી ચાલો પહેલા જેને સીરિઝ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે તેને જોઈએ તેથી આ બે અથવા બે થી વધુ ટર્મિનલ તત્વો ના સીરિઝ જોડાણ ને સંદર્ભીત કરે છે તેથી દાખલા તરીકે આપણી પાસે એક રેઝિસ્ટન્સ અને બીજો રેઝિસ્ટન્સ હોઈ શકે અને મુખ્ય રેઝિસ્ટન્સ ને તેના સિરીઝ મા કનેક્ટ કરી શકીએ હવે બે ટર્મિનલ તત્વો માટે સીરિઝ જોડાણ શું બનાવે છે એક ટર્મિનલ તત્વનું બીજા તત્વોના ટર્મિનલ સાથે જોડાણ અથવા મૂળભૂત રીતે અગત્યની સ્થિતિ એ છે કે ત્યાં જોડાયેલ હોવું જેથી બંને તત્વોમાં સમાન પ્રવાહ નુ વહન થાય એટલે કે એક નોડ છે જે પ્રથમ તત્વના ટર્મિનલ્સ અને બીજા તત્વ માટે સામાન્ય છે અને બીજું કંઈ પણ આ નોડ સાથે જોડાયેલ નથી તેથી આનો અર્થ એ છે કે કિર્ફોફ ના પ્રવાહ ના નિયમ અનુસાર તત્વ A માં વહેતા જે પણ પ્રવાહ થાય છે તે તત્વ B માં પણ વહેશે કારણ કે તે સમાન નોડ સાથે જોડાયેલા છે અને બીજું કંઈ પણ તેની સાથે જોડાયેલ નથી તેથી આ સિરીઝ કનેક્શન તરીકે ઓળખાય છે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક જ પ્રવાહ તેમના મા વહે છે હવે તમારી પાસે સીરિઝ બદ્ધ એક બીજામાં સંખ્યાબંધ ઘટકો હોઈ શકે છે મુદ્દો ફરીથી એ છે કે દરેક નોડમાં બે તત્વો જોડાયેલા હશે અને તેની સાથે કશું જ કનેક્ટેડ નથી તેથી આ તત્વનો પ્રવાહ એ અન્ય તત્વમા ના પ્રવાહ જેવો જ હશે આ કિર્ચહોફના પ્રવાહ ના નિયમ દ્વારા લાગુ કરવામાં આવે છે આને આપણે કયા તત્વો સાથે કનેક્ટ કર્યું છે તેની સાથે કંઈ કરવાનું નથી હવે પછી શું કરશુ આપણે જુદા જુદા તત્વો લઈશું જે આપણે એક પછી એક જાણીએ છીએ અને જોશું કે જ્યારે તેઓ સીરિઝ માં જોડાયેલા હોય ત્યારે શું થશે હવે મેં હમણાં જ કહ્યું છે કે જ્યારે તમારી પાસે સીરિઝ માં ઘણા બધા તત્વો હોય છે ત્યારે તે બધામાંથી સમાન પ્રવાહ વહે છે આ નોડ KCL ને કારણે સૂચિત થાય છે તે જ પ્રવાહ તે બધામાં વહે છે અને એક વસ્તુ જે તમે નોંધ્યું છે તે છે કે જો તમે આ સાથે જોડાયેલ કોઈ વસ્તુ ની લૂપ બનાવો છો તો વાંધો નથી અને તમે આ A ના વોલ્ટેજને VA દ્વારા તત્વ B ના વોલ્ટેજને VBવોલ્ટેજ દ્વારા અને આ C ના વોલ્ટેજને VCદ્વારા સૂચવો છોઆ ઘટકો છે અને આપણે ઉપલા અને નીચલા ટર્મિનલ્સ વચ્ચેના વોલ્ટેજ ને Vx દ્વારા સૂચવીએ છીએ પછી આપણે આ લૂપ ની આજુબાજુ કિર્ચહોફના વોલ્ટેજ નો નિયમ લાગુ કરીએ તો સમીકરણને Vx VA VB VC 0 અથવા તો Vx VA VB VCલખી શકીએ બરાબર છે દેખીતી રીતે આનો અર્થ એ છે કે સીરિઝ સંયોજન ના અંત સુધીના વોલ્ટેજ આ આખી વાતનો સંદર્ભ અહીં વ્યક્તિગત વોલ્ટેજની રકમની બરાબર છે તો આ પછી સીરિઝ ના જોડાણ ની વ્યાખ્યા છે તે જ પ્રવાહ આ બધા તત્વો માંથી વહે છે અને તે સીરિઝ સંયોજનના અંત વચ્ચે ચોખ્ખા વોલ્ટેજ અને એ તત્વોમાં ના વ્યક્તિગત વોલ્ટેજનો સરવાળો છે તેથી ચાલો પહેલા આપણે તે જ મોડેલમાં તત્વો લઈએ જેની આપણે પહેલા સાથે ચર્ચા કરી હતી ચાલો આપણે સીરિઝ માં બે વોલ્ટેજ સ્ત્રોત લઈએ જણાવી દઈએ કે આમાં V1 વોલ્ટેજ છે અને તેમાં V2 નો વોલ્ટેજ છે અને દેખીતી રીતે અમે આ બંને હાઇલાઇટ કરેલા ટર્મિનલ્સ છે તે કેવું લાગે છે તે શોધી રહ્યા છીએ હવે હું તે પછી વધુ વિસ્તૃત રીતે જરૂરી છે તેમાંથી પસાર થઈશ કારણ કે આ પહેલીવાર છે જ્યારે આપણે તેની ચર્ચા કરી રહ્યા છીએ મને લાગે છે કે તમને બધાને આ વિશેષ વસ્તુ નો જવાબ પહેલેથી જ ખબર હશે ચાલો આપણે કલ્પના કરીએ કે તે કંઈક સાથે જોડાયેલું છે તે શું છે તેનો વાંધો નથી અને આ લૂપની ફરતે કિર્ચહોફના વોલ્ટેજ નો કાયદો લાગુ કરીએ તેથી જો તમે ઉપલા ટર્મિનલ અને નીચલા ટર્મિનલ વચ્ચે આ Vx કોલ કરો છો તો કિર્ચહોફના વોલ્ટેજ ના કાયદાને કારણે સ્પષ્ટ હશે કે V1 Vx V2 0 તેથીVxએ V1 V2 ની બરાબર હોવું જોઈએ તેથી કિર્ચહોફના વોલ્ટેજ ના નિયમ નો આ ખૂબ જ પ્રારંભિક ઉપયોગ છે તે કહે છે કે જો તમારી પાસે સીરિઝ માં બે વોલ્ટેજ છે તો આ ટર્મિનલ અને તે ટર્મિનલ વચ્ચેનું પરિણામી વોલ્ટેજ એ વોલ્ટેજ નો સરવાળો છે તેથી સામાન્ય રીતે જો તમારી પાસે સીરિઝ માં V1 V2 માં સંખ્યાબંધ વોલ્ટેજ સ્રોત છે અને હું તે બધા ને VN તરીકે બતાવીશ V1 થી V2 તરીકે ચોખ્ખી વોલ્ટેજVN તરફ તેથી સીરિઝ કનેક્શન વોલ્ટેજ સ્ત્રોત સમાન વોલ્ટેજ સ્ત્રોત ની જેમ વર્તે છે કારણ કે આપણે જોઈએ છીએ કે આ Vxનુ અહીં નિશ્ચિત મૂલ્ય છે તે પ્રવાહ પર આધારિત નથી તેથી Vx એ V1 V2 ની બરાબર છે તેથી જો આપણી પાસે સંખ્યાબંધ વોલ્ટેજ સ્ત્રોત સીરિઝ માં છે તો પરિણામ એ એક સ્વતંત્ર વોલ્ટેજ સ્રોત પણ છે અને વોલ્ટેજ સ્ત્રોત નું મૂલ્ય એ બધા વ્યક્તિગત વોલ્ટેજ ના સ્ત્રોત મૂલ્યો નો સરવાળો છે તેથી તે ખૂબ સ્પષ્ટ હોવું આવશ્યક છે આ ટર્મિનલ્સ વચ્ચેની આ આખી વસ્તુ એક જ વોલ્ટેજ સ્ત્રોત Vx ની સમકક્ષ છે જેનું મૂલ્ય આ સારાંશ દ્વારા આપવામાં આવે છે તેથી આપણે અત્યાર સુધી શું શીખ્યા છે વોલ્ટેજ સ્ત્રોતોનું સીરિઝ બદ્ધ જોડાણ વોલ્ટેજ સ્ત્રોત તરીકે વર્તે છે અને વોલ્ટેજ સ્ત્રોત નું મૂલ્ય એ વ્યક્તિગત વોલ્ટેજ સ્ત્રોત નો સરવાળો છે અલબત્ત તમારે વોલ્ટેજ નો સરવાળો કરવો પડશે